હવે બીજી સૂચના જે આપણી પાસે છે તે RST કેટેગરી છે TRAP સૂચના જે માસ્કેબલ વિક્ષેપ નથી તેથી તે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે તેથી તમે તેને માસ્ક કરી શકતા નથી પરંતુ RST 5 5 6 5 એ હાર્ડવેર વિક્ષેપો છે હાર્ડવેર વિક્ષેપો માસ્કેબલ છે તેથી આપણે આ વિક્ષેપોને માસ્ક કરી શકીએ છીએ આપણે જોઈશું કે તેઓ કેવી રીતે કરી શકાય છે અને તેઓએ વેક્ટર વિક્ષેપ પણ છે કારણ કે સરનામાં નિશ્ચિત છે તો આ કોષ્ટકમાં બતાવ્યા પ્રમાણે તેઓ આપમેળે વેક્ટર થાય છે ઇન્ટરપ્ટ્સ 5 5 7 5 નું માસ્કિંગ બે સ્તરે કરી શકાય છે એક સ્તર ડબલ ફ્લિપ ફ્લોપ માં ઇન્ટરપ્ટ કરી શકાય છે અને EI DI સૂચનાઓ દ્વારા કરી શકાય છે જેથી તે એક શક્યતા છે તેથી તમે ફક્ત EI DI સૂચના સેટ કરી શકો છો અને EI DI સૂચનાનો ઉપયોગ તમે વિક્ષેપ સક્ષમ ફ્લિપ ફ્લોપ ને બદલવા માટે કરી શકો છો અને તમામ માસ્કેબલ વિક્ષેપોને માર્ક્સ મળશે તેથી જો તમે DI સૂચના મૂકો તો તેથી આ વિક્ષેપ ફ્લિપ ફ્લોપ ને સક્ષમ કરે છે જેથી તે સમગ્ર માસ્કેબલ વિક્ષેપ પ્રક્રિયાને નિયંત્રિત કરશે અને તમે પૃથક રીતે વિક્ષેપને માસ્ક કરી શકો છો જેમ કેત્યાં પૃથક નિયંત્રણો છે અને પૃથક માસ્ક ફ્લિપ ફ્લોપ ઉપલબ્ધ છે અને તમે તે રીતે પૃથક વિક્ષેપોને નિયંત્રિત કરી શકો છો તેથી EI અથવા DI સૂચના તમામ માસ્કેબલ વિક્ષેપને માસ્ક ઓફ કરી દેશે પરંતુ તમે એવું ઈચ્છી શકો છો કે ત્યાં માત્ર 6 5 હોવું આવશ્યક છે તેથી ત્યાં 5 5 અને 7 5 રહેવા જોઈએ તો આ વસ્તુ કેવી રીતે કરવી તે હેતુ માટે આપણે કેટલીક અન્ય ટેકનિક ને અનુસરવી પડશે અને આપણે પૃથક રેખાઓને અનુરૂપ વિક્ષેપ રીસેટ કરવાનો રહેશે તેથી આ રેખાકૃતિ છે જે એ પરિસ્થિતિ દર્શાવે છે તેથી આપણને આ ફ્લિપ ફ્લોપ્સ માસ્ક 7 5 અથવા M 7 5 M 6 5 M 5 5 મળ્યા છે અને જો આ બિટ્સ 0 બને તો તમે જોશો કે આ અહીં ઊંધુ છે તેથી આ બીટ છે તેથી જો કહો કે 6 5 આ બીટ 0 છે તો 1 મળશે અને આના અંતમાં આ ઇનપુટ કરો અને મેળવો અને પછી આ ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ ને સક્ષમ કરો તો ધારો કે આ બીટ 1 છે તેથી જો હવે તે 6 5 ઇન્ટરપ્ટ આવે તો તે ઇન્ટરપ્ટ ને પ્રોસેસર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવે છે તેથી આ ખરેખર પ્રોસેસર પર જઈ રહ્યું છે હવે જો આ બીટ 1 પર સેટ હોય અને જો M 6 5 ફ્લિપ ફ્લોપ 1 પર સેટ કરવામાં આવે તો 6 5 ને માસ્ક કરવામાં આવશે કારણ કે AND ગેટ ને 0 નું ઇનપુટ મળશે તેથી RST 6 5 ની કિંમત ગમે તે હશે પરંતુ તે આઉટપુટ સુધી પહોંચશે નહીં તેથી આ વિક્ષેપને પૃથક રીતે માસ્ક કરવા માટે આપણી પાસે આ માસ્ક ફ્લિપ ફ્લોપ M 7 5 છે પરંતુ INTR માટે આપણી પાસે આ પૃથક માસ્કિંગ નથી તેથી INTR ને ફક્ત વિક્ષેપ સક્ષમ ફ્લિપ ફ્લોપ દ્વારા જ માસ્ક કરી શકાય છે તેથી માત્ર EI DI સૂચનાઓ દ્વારા તેને માસ્ક કરી શકાય નહીં આ RST 7 5 ફ્લિપ ફ્લોપ છે તેથી ત્યાં અન્ય RST 7 5 વિક્ષેપ છે અને તેને બીજો ફ્લિપ ફ્લોપ મળ્યો છે જેને પછીથી જોઈશું તેથી આ મૂળભૂત રીતે મેમરી ને આની જેમ જાળવવાનું છે આ 6 5 વગેરે જુઓ તો આ વિક્ષેપો છે જેથી તમે જોશો કે જો આ વિક્ષેપને સેન્સ કરવો હોય તો વિક્ષેપ લાઈન તે 17 5 T ચક્ર T સ્થિતિ માટે સક્રિય હોવી જોઈએ અને 7 તો કારણ કે આ ફ્લિપ ફ્લોપ છે તેથી જો આ વિક્ષેપ થાય તો મૂલ્ય અહીં છેલ્લે આવશે તેથી જ્યારે પ્રોસેસર અંતે તપાસ કરે છે કે 17 5 ક્લોક સાયકલ છે ત્યારે તે ફ્લિપ ફ્લોપ મૂલ્ય 1 ની બરાબર હોવાનું પણ શોધી કાઢશે જેથી તે વિક્ષેપ અનુભવવામાં આવશે 5 ફ્લિપ ફ્લોપ સાથે કેટલીક વિશેષ સુવિધા આપે છે તેથી તે આ 6 5 અને INTR કરતાં ઘણી ઓછી અવધિની હોઈ શકે છે તો આપણે તેના પર પછીથી આવીશું તેથી પ્રથમ વિક્ષેપ પ્રક્રિયા પછી આ સમગ્ર પ્રક્રિયા સંબંધિત છે તે મુજબ સૌપ્રથમ પ્રક્રિયા EI સૂચનાઓ દ્વારા સક્ષમ કરવી પડશે જો EI એક્ઝિક્યુટ કરવામાં ન આવે તો તે ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લેગ ફ્લિપ ફ્લોપ કદાચ 0 હશે અને તેના પરિણામે કોઈ નહીં વિક્ષેપ પ્રોસેસર સુધી નહીં પહોંચે અને 8085 ની જેમ નોન વેક્ટર ઇન્ટરપ્ટ કે જે INTR જેવો છે તેથી અહીં પણ 8085 દરેક સૂચનાના અમલ દરમિયાન વિક્ષેપને તપાસશે અને જો ત્યાં કોઈ વિક્ષેપ હશે અને ઇન્ટરપ્ટ માસ્ક દ્વારા વિક્ષેપ સક્ષમ હોય તો આ વધારાની વસ્તુ છે જે આપણી પાસે અહીં છે અને તે M 7 5 M 6 5 M 5 5 ફ્લિપ ફ્લોપ તપાસશે અને પછી જ તે કહેશે કે વિક્ષેપ પ્રોસેસર દ્વારા પ્રાપ્ત થયો છે જો ફ્લિપ ફ્લોપ મૂલ્ય 0 હોય તો પ્રોસેસર ને તે વિક્ષેપનો અહેસાસ થશે અને તે વર્તમાન સૂચનાનું અમલીકરણ પૂર્ણ કરશે અને ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ ને રીસેટ કરશે તો ફ્લિપ ફ્લોપ રીસેટ થશે અને પ્રોસેસર કોલ સૂચનાનો અમલ કરશે અને આ કોલ સૂચના એક હાર્ડ કૉલ છે તેથી હવે આવા INTR માટે કે જ્યાં ઉપકરણ બફર ની કેટલીક વિશિષ્ટ ગોઠવણી દ્વારા વેક્ટર સરનામું પ્રદાન કરે છે અને તેથી અહીં આપણને તે બધી વસ્તુઓની જરૂર નથી અહીં પ્રોસેસર નિશ્ચિત છે અને સરનામાંઓ નિશ્ચિત છે તેથી પ્રોસેસર સીધા સંબંધિત સરનામાં પર જશે અને તે સરનામું પણ સમાન રીતે પ્રાપ્ત થાય છે જેમ કે 5 5 જો તે RST 5 5 હોય તો 5 5 ને 8 વડે ગુણાકાર કરીએ તો તે 42 કે 44 થશે તેથી તે સ્થાન 44 પર જશે અને ત્યાંથી એક્ઝિક્યુટ થશે તેથી તે રીતે તે ચાલુ રહે છે તેથી જ્યારે પ્રોસેસર કૉલ સૂચનાને એક્ઝિક્યુટ કરે છે ત્યારે તે સ્ટેક પરની આગલી સૂચનાનું સરનામું સાચવે છે અને પ્રોસેસર ચોક્કસ સર્વિસ રૂટિન પર જાય છે અને સર્વિસ રૂટિન માં વિક્ષેપ પ્રક્રિયાને ફરીથી સક્ષમ કરવા માટે સૂચના E I શામેલ હોવી જોઈએ Refer Slide Time 0614 તેથી આ તે INTR વિક્ષેપ પ્રક્રિયા જેવી જ છે એકવાર માત્ર સેન્સિંગ ભાગ અલગ હોય અને પછી સર્વિસ રૂટિન ના અંતે RET સૂચના હોવી જોઈએ જેથી કરીને અમલ ISR માંથી પાછો આવે હવે કારણ કે માસ્ક ત્યાં છે તેથી તમારે એક તકનીક જાણવી જોઈએ કે જેના દ્વારા આ માસ્ક ની હેરફેર કરી શકાય તેથી તે ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ ને ચાલાકી કરવાની એક રીત EI DI સૂચના દ્વારા છે જે ઇન્ટરપ્ટ ફ્લિપ ફ્લોપ ને સક્ષમ કરે છે અને તે ચોક્કસ ફ્લિપ ફ્લોપ ને EI અથવા DI દ્વારા સંશોધિત કરવામાં આવશે પરંતુ 5 5 6 5 અને 7 5 માટે આ પૃથક માસ્ક તેઓનો SIM સૂચનાનો ઉપયોગ કરીને ચાલાકી કરવામાં આવે છે તેથી ત્યાં એક વિશેષ સૂચના SIM છે જે સેટ ઇન્ટરપ્ટ માસ્ક માટે વપરાય છે આ SIM સૂચનાનો ઉપયોગ કરીને આપણે આ માસ્ક ફ્લિપ ફ્લોપ ના સેટિંગ માં ફેરફાર કરી શકીએ છીએ તેથી આ સૂચના તે એક્યુમ્યુલેટર માં બીટ પેટર્ન લેશે અને તેને ઇન્ટરપ્ટ માસ્ક ને સક્ષમ અને નિષ્ક્રિય કરવા માટે લાગુ કરશે જે ચોક્કસ વિક્ષેપને સક્ષમ અને નિષ્ક્રિય કરવામાં પરિણમશે તેથી તે સૂચનાનો ઉપયોગ કરવા માટે આમ થશે તેથી પ્રથમ આપણે એવું કહેવું પડશે કે એક ચોક્કસ બીટ પેટર્ન માં એક્યુમ્યુલેટ થાય છે અને તે પછી જ્યારે SIM એક્ઝિક્યુટ કરવામાં આવે છે ત્યારે એક્યુમ્યુલેટ થયેલા પૃથક બિટ્સ નો અમુક વિશેષ અર્થ હશે કારણ કે આપણે જોઈશું તો આ મુજબ તે ફ્લિપ ફ્લોપ વિવિધ મૂલ્યો પર સેટ થશે અને આ માસ્ક પેટર્ન સેટ કરવામાં આવશે અને પછી આ ફ્લિપ ફ્લોપ નું માસ્કિંગ થશે તેથી આ લાઈન આ રેખાકૃતિ એવું બતાવે છે કે કેવી રીતે આ પૃથક એક્યુમ્યુલેટર ના બિટ્સ ને SIM સૂચના દ્વારા અર્થઘટન કરવામાં આવશે હવે ત્યાં એક વાત એ છે કે આ SIM સૂચના અન્ય ઓપરેશન માં પણ મદદ કરે છે જે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન તરીકે ઓળખાય છે તો આપણે તેને થોડા સમય પછી જોઈશું તેથી પ્રથમ બે બિટ્સ SDO અને SDE છે જે ત્યાં સીરીયલ ડેટા ઇનપુટ આઉટપુટ પ્રકારના ઓપરેશન માટે છે તો આપણી ચર્ચા માટે ચાલો હવે કહીએ કે આ બે બિટ્સ કોઈ કામના નથી તેથી જો આ SDE બીટ 0 પર સેટ કરેલ હોય તો તે આ SDO લાઇન ને અવગણશે તેથી આપણી ચર્ચા માટે અત્યારે આ SDE લાઇન સીરીયલ ડેટા સક્ષમ છે તેથી આ લાઇન 0 હશે તેથી આ બીટ 0 હશે તેથી આ SDO બીટ સેટિંગ નો કોઈ અર્થ નથી તો પછી આ બીટ સંખ્યા 5 આ પ્રક્રિયા દ્વારા ઉપયોગમાં લેવાતો નથી અને તે કોઈપણ મનસ્વી મૂલ્ય હોઈ શકે છે અને તે મૂલ્યની કાળજી લેતું નથી પછી બાકીના 5 બિટ્સ નો ઉપયોગ ફ્લિપ ફ્લોપ ને નિયંત્રિત કરવા માટે થાય છે આ M 5 5 છે તેથી આ રીસેટ માસ્ક એટલે કે રીસેટ 5 5 માસ્ક છે આ RST 6 5 માસ્ક છે આ RST 7 5 માસ્ક છે તેથી જો આ માસ્ક બીટ 0 હોય તો તેનો અર્થ એ કે આપણે વિક્ષેપને ઉપલબ્ધ થવા માટે સેટ કરવા માંગીએ છીએ અને જો આ માસ્ક બીટ 1 હોય તો પછી આપણે ઇચ્છીએ છીએ કે વિક્ષેપ ઉપલબ્ધ ન હોવો જોઈએ અને વિક્ષેપ પ્રોસેસર સુધી પહોંચવો જોઈએ નહીં અને શું આપણે આ માસ્ક બીટ ને સેટ કરવા માંગીએ છીએ કે નહીં તે આ MSE બિટ્સ દ્વારા સેટ કરવામાં આવે છે તેથી માસ્ક સેટ સક્ષમ થાય છે તેથી જો આ બીટ 0 હોય તો તે બીટ ક્રમાંક 0 થી 2 ને અવગણશે અને જો આ બીટ 1 હોય તો તે 0 થી 2 બિટ્સ અનુસાર માસ્ક સેટ કરશે હવે તમે જુઓ કે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન અને આ ઇન્ટરપ્ટ માસ્કીંગ બંને માટે સમાન સૂચનાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેથી જ આપણને વાસ્તવમાં બે ગ્રેડ મળ્યા છે તેથી SDE એ એક ગ્રેડ છે તો જ્યારે તમે માત્ર સીરીયલ ડેટા ટ્રાન્સમિશન કરી રહ્યા હોવ ત્યારે તે ઉપયોગી હોય છે તેથી તે બીટ 1 પર સેટ કરવામાં આવશે અને જો તમે તે ન કરી રહ્યાં હોવ તો આ બીટ 0 પર સેટ કરવામાં આવશે અને તેવી જ રીતે જો તમે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે આ SIM સૂચનાનો ઉપયોગ કરી રહ્યા હોવ અને માસ્ક સેટિંગ માટે ન કરી રહ્યા હોવ તો આ MSE બીટ 0 પર સેટ થવો જોઈએ તેથી જો આ MSE બીટ 0 હોય તો આ માસ્ક સેટિંગ નો કોઈ અર્થ નથી અને પછી આપણે આનો ઉપયોગ આ SDE ને લાઈન 1 પર સેટ કરીને સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે કરી શકીએ છીએ અને જો તમે ખરેખર ઇચ્છતા હોવ કે આ માસ્ક બીટ સેટ થશે માસ્ક બીટ સેટ થશે તો આપણે આ MSE ને બીટ 1 બનાવવો જોઈએ અને પછી આ પેટર્ન વિક્ષેપના માસ્ક ફ્લિપ ફ્લોપ પર સેટ થઈ જશે અને આ RST 7 તેથી આ RST 7 5 ફ્લિપ ફ્લોપ નું સેટિંગ છે તેથી આ રેખાકૃતિમાં આપણે જોયું છે કે આ RST 7 5 છે અને આ RST 7 5 બીટ સેટ કરીને તે RST મેળવીને આ ફ્લિપ ફ્લોપ સેટ કરી શકાય છે તેથી એક્યુમ્યુલેટર ને આપણી જરૂરિયાત મુજબના મૂલ્ય પર સેટ કરવું પડશે અને તે પછી આ SIM સૂચનાને અમલમાં મૂકવાની રહેશે તેથી આ વિગતો છે કે તે 0 એ RST 5 5 માટે માસ્ક છે અને આ 1 એ 6 5 માટે માસ્ક છે 7 5 માટે 2 માસ્ક છે અને જો માસ્ક બીટ 0 હોય તો પછી ઇન્ટરપ્ટ ઉપલબ્ધ હોય છે અને જો માસ્ક બીટ 1 હોય તો ઇન્ટરપ્ટ ઉપલબ્ધ નથી હોતો તેથી તે માસ્ક કરેલ છે અને બીટ નંબર 3 નો ઉપયોગ માસ્ક ને સેટ કરવાનું સક્ષમ કરવા માટે કરવામાં આવે છે અને જો આ 0 હોય તો માસ્ક સેટિંગ અવગણવામાં આવશે અને પહેલાના સેટિંગ્સ ચાલુ રહેશે અને જો બીટ 1 હશે તો નવા સેટિંગ લાગુ કરવામાં આવશે અને આ SIM સૂચના તે બહુવિધ હેતુઓ માટે છે જેમ મેં કહ્યું છે કે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન નો પણ અહીં ઉપયોગ થાય છે તેથી માઇક્રોપ્રોસેસરે ઇન્ટરપ્ટ સેટ કરવું કે નહીં તે કહેવા માટે બીટ નંબર 3 જરૂરી હોય છે અને તે જ રીતે SDE લાઇન આપણે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે જઈ રહ્યા છીએ કે નહીં તે કહેવા માટે વપરાય છે હવે આ RST 7 5 એ એકમાત્ર વિક્ષેપ છે જે મેમરી ધરાવે છે તેથી જેમ હું કહી રહ્યો હતો કે તેને ફ્લિપ ફ્લોપ R 7 5 મળ્યો છે જેથી તે તે વિક્ષેપની ઘટનાને લૅચ કરવા માટે છે તેથી જો RST 7 5 પર સિગ્નલ આવે અને જ્યારે તે માસ્ક કરેલ હશે ત્યારે ફ્લિપ ફ્લોપ તે સિગ્નલો ને યાદ રાખશે તેથી એવું બની શકે કે RST 7 5 હાલમાં માસ્ક ઓફ હોય પરંતુ તેમ છતાં જો વિક્ષેપ થાય તો ફ્લિપ ફ્લોપ મૂલ્ય 1 પર સેટ કરવામાં આવશે અને જ્યારે આ RST 7 5 અનમાસ્ક કરવામાં આવશે પછી જો ઉપકરણનો વિક્ષેપ સિગ્નલ દૂર કરવામાં આવે તો પણ પ્રોસેસર વિક્ષેપિત થશે કારણ કે તે ફ્લેગ સેટ કરેલ છે તે ફ્લિપ ફ્લોપ સેટ છે તેથી જ્યારે થોડા સમય પછી જો આ વિક્ષેપો સક્ષમ હોય તો આ પ્રોસેસર ને તે વિક્ષેપ મળશે તેથી આ ફ્લિપ ફ્લોપ ત્યારે રીસેટ થાય છે કે જ્યારે પ્રોસેસર 7 5 વિક્ષેપને પ્રતિસાદ આપે છે તેથી આ મૂળભૂત રીતે તેનો હેતુ આ છે જેમ કે જો આપણે કંઈક કરી રહ્યા હોઈએ અને આપણે વ્યસ્ત હોઈએ એ રીતે પ્રોસેસર કંઈક કરવામાં વ્યસ્ત હતું અને તેમાં આ વિક્ષેપ 7 5 આવ્યો તેથી તે સિસ્ટમમાં છેલ્લો રહેશે અને પછીથી પ્રોસેસર તે વિક્ષેપને પ્રતિસાદ આપવાનું પસંદ કરી શકે છે તેથી આ સુવિધા આપવામાં આવી છે અને તે અન્ય ફ્લિપ ફ્લોપ અન્ય વિક્ષેપ સાથે પ્રદાન કરવામાં આવતું નથી જેમ કે 6 5 અને 5 5 માત્ર 7 5 સાથે તે ત્યાં છે તેથી જો તમે આ બીટ ને રીસેટ કરવા માંગતા હોવ તો જો તમે ઈચ્છો કે પ્રોસેસર ને વિક્ષેપ ન મળવો જોઈએ તો તમે આ બીટ 4 નો ઉપયોગ કરીને આ 7 5 મેમરી ને રીસેટ કરી શકો છો તેથી જો માઇક્રોપ્રોસેસર તેનો જવાબ ન આપે તો પણ એક્યુમ્યુલેટર બીટ 4 RST 7 5 મેમરીને પણ સ્પષ્ટપણે રીસેટ કરવાની મંજૂરી આપે છે તેથી આ સ્લાઇડશો માં જો આ 7 5 રીસેટ હોય તો જો તમે આ બીટ ને 1 તરીકે રાખો અને તે પછી SIM સૂચનાનો અમલ કરો તો RST 7 5 ફ્લિપ ફ્લોપ સ્પષ્ટ થશે તેથી જો પ્રોસેસર વચ્ચે વ્યસ્ત હોય અને તો પણ વિક્ષેપ થયો હોય અને ફ્લિપ ફ્લોપ સેટ કરેલ હોય તો વિક્ષેપ સર્વિસ રૂટિન માં જવાને બદલે તમે તે ફ્લિપ ફ્લોપને ફરીથી સેટ કરવાનું પસંદ કરી શકો છો જેથી આપણે વિક્ષેપનો પ્રતિસાદ નથી આપતાં તેથી તે હેતુ માટે આપણે આ RST 7 5 લાઇન 1 રાખી શકીએ અને SIM સૂચનાનો અમલ કરી શકીએ છીએ તેથી તેનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશન એટલે કે SIDN SODP ની અંદર સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે 8085 માટે પણ થઈ શકે છે હવે આ બીટ 6 નો ઉપયોગ માઇક્રોપ્રોસેસર ને એવું કહેવા માટે કરવામાં આવશે કે સીરીયલ ડેટા ટ્રાન્સમિશન કરવું કે નહીં અને જો તે 0 હોય તો સીરીયલ ડેટા ટ્રાન્સફર કરવું નહીં અને જો તે 1 હોય તો જ્યારે SIM એક્ઝિક્યુટ કરવામાં આવે તો આ SOD લાઇન છે તે SOD પર મોકલવાની કિંમત છે તે એક્યુમ્યુલેટર ના બીટ 7 પર મૂકવી પડશે તેથી બીટ 7 પર જે પણ મૂલ્ય હશે તે સીરીયલ ડેટા આઉટ લાઇન પર જશે અને બીટ 5 SIM લાઇન સાથે ઉપયોગમાં લેવાશે નહીં તો હવે આપણે એક ઉદાહરણ લઈએ છીએ કે ધારો કે આપણે ઇન્ટરપ્ટ માસ્ક સેટ કરવા માંગીએ છીએ જેથી આ 5 5 સક્ષમ હોય 6 5 માસ્ક ઓફ હોય અને 7 5 પણ સક્ષમ હોય તેથી તે હેતુ માટે આપણે સૌપ્રથમ એક્યુમ્યુલેટર ની સામગ્રીને ઓળખવી પડશે કે તે ત્યાં હોવું જોઈએ તેથી આપણે 5 5 ને સક્ષમ કરવા માંગીએ છીએ તેથી આપણે 5 5 સક્ષમ કરવા માંગીએ છીએ જેથી બીટ 0 એ 0 ની બરાબર હોવો જોઈએ જેથી આપણે 6 5 ને નિષ્ક્રિય કરવા માંગીએ છીએ અને બીટ 1 એ 1 ની બરાબર હોવો જોઈએ જેથી આપણે RST 7 5 ને સક્ષમ કરવા માંગીએ છીએ તેથી બીટ 2 એ 0 ની બરાબર હશે હવે આપણે આ માસ્ક સેટિંગ ને મંજૂરી આપવી પડશે અને જે પણ માસ્ક આપણે સેટ કરી રહ્યા હોઈએ ત્યારે આ 0 1 0 ને મંજૂરી આપવી જોઈએ તેથી તે મુજબ આ MSE બીટ 1 ની બરાબર હોવું જોઈએ તેથી આ બીટ 3 એ 1 ની બરાબર છે RST 7 5 સક્ષમ છે અને આપણે ઇચ્છતા નથી કે તે ફ્લિપ ફ્લોપ ને રીસેટ કરે અને જો કોઈ વિક્ષેપ થયો હોય તો જે વિક્ષેપ આવે છે તે ત્યાં હોવો જોઈએ તેથી ફ્લિપ ફ્લોપ ને ફરીથી સેટ કરો તેથી આ R 7 5 બીટ 0 પર સેટ કરવામાં આવે છે અને બીટ 5 ની કોઈ પરવા નથી અને તેનો ઉપયોગ નથી થતો અને આપણે તેનો ઉપયોગ સીરીયલ ડેટા ટ્રાન્સમિશન માટે નથી કરવાના તેથી બીટ 6 અને બીટ 7 બંને ને 0 બનાવવામાં આવે છે તેથી આ બીટ પેટર્ન છે જે આપણે એક્યુમ્યુલેટર માં સેટ કરવાની છે અને તે અહીં થાય છે તેથી આ પેટર્ન 0A છે તેથી આ સૌથી નોંધપાત્ર બીટ તે તમામ 0 છે અને આગળનો બીટ 1 0 1 0 છે તેથી તે A છે તેથી પહેલા આપણે ઇન્ટરપ્ટ ને સક્ષમ કરીએ છીએ જેથી તે INTR સહિત તમામને સક્ષમ કરશે અને પછી આપણે પેટર્ન 0A ને એક્યુમ્યુલેટર પર ખસેડીએ છીએ જેથી MVI સૂચના MVIA અલ્પવિરામ 0A દ્વારા થાય છે તેથી તે એક્યુમ્યુલેટર ને યોગ્ય પેટર્ન પર સેટ કરશે જે આપણને જોઈએ છે અને પછી તે SIM સૂચનાને એક્ઝિક્યુટ કરશે તેથી જ્યારે SIM સૂચના એક્ઝીક્યુટ કરવામાં આવે છે ત્યારે આ ચોક્કસ બીટ પેટર્ન યોગ્ય ફ્લિપ ફ્લોપ અને માસ્ક ને સેટ કરશે અને ઇચ્છિત કાર્યક્ષમતા પ્રાપ્ત થશે એટલે કે 5 5 સક્ષમ કરવામાં આવશે અને 6 5 માસ્ક ઓફ કરવામાં આવશે હવે આપણી પાસે આગળની મહત્વની બાબત છે તે ટ્રિગરિંગ લેવલ વિશે છે હવે તમે જોશો કે જો ઈન્ટરપ્ટ ના વર્ગીકરણને જોવું હોય તો એક વર્ગીકરણ જે આપણી પાસે છે તે ટ્રિગરિંગ લેવલનું છે તેથી ઈન્ટ્રપ્ટનું ટ્રિગર લેવલ બે શ્રેણીઓમાં વર્ગીકૃત થયેલ છે જેમાં એક લેવલ ટ્રિગર છે અને બીજું ઍજ ટ્રિગર છે ફ્લિપ ફ્લોપ ની જેમ આપણી પાસે લેવલ ટ્રિગરિંગ અને ઍજ ટ્રિગરિંગ છે તેથી અહીં પણ આપણને લેવલ ટ્રિગર અને ઍજ ટ્રિગર મળ્યા છે તો લેવલ ટ્રિગરનો અર્થ એ છે કે જો આ પ્રોસેસર હોય અને આ તે લાઇન હોય કે જે ઇન્ટરપ્ટિંગ લાઇન છે તેથી જો તે લેવલ ટ્રિગર ઇન્ટરપ્ટ હોય તો લાઇનને સેન્સ કરવાં માટે ઇન્ટરપ્ટનું સ્તર ઊંચું હોવું જોઈએ તેથી તે આના જેવું હોય છે અને તેથી પ્રોસેસર દ્વારા ઉચ્ચ મૂલ્યની અનુભૂતિ થશે હવે ઍજ ટ્રિગરનો અર્થ એ છે કે ઍજ ને સેન્સ કરવામાં આવશે તેથી આ વધતી ઍજ ને વિક્ષેપિત બિંદુ તરીકે અનુભવવામાં આવશે તેથી તમે જુઓ કે આ થવા માટે આ વધતી ઍજ નું સેન્સિંગ થવું જોઈએ તેથી આપણે આ ચોક્કસ ઘટનાની ઘટનાને લૅચ કરવા માટે સમર્થ હોવા જોઈએ હવે આપણે જે પણ કહ્યું છે તે 5 5 તેમની પાસે કોઈ અલગ લૅચ અથવા મેમરી નથી પરંતુ 7 5 ને તેની સાથે જોડાયેલ લૅચ મળી છે તેથી આ 7 5 મૂળભૂત રીતે ઍજ ટ્રિગર થયેલ ફ્લિપ ફ્લોપ ઍજ ટ્રિગર થયેલ વિક્ષેપ છે કારણ કે તે વિક્ષેપ થયા પછી મૂલ્યને તે લૅચ માં મૂકવામાં આવશે અને લૅચ તે મુજબ સેટ કરવામાં આવશે પછી ભલે તે લાઇન નીચી જાય એટલે કે ભલે તે કેટલીકવાર પછી નીચી જાય તેથી આ વધતી ઍજ આ ફ્લિપ ફ્લોપ દ્વારા યાદ રાખવામાં આવશે અને આ ટ્રિગરિંગ થશે તેથી આ જ્યારે RST 7 5 લાઇન પર ધનાત્મક ધાર દેખાય છે ત્યારે લોજિક 1 ફ્લિપ ફ્લોપ માં પેન્ડિંગ ઇન્ટરપ્ટ તરીકે સંગ્રહિત થાય છે અને હવે આ મૂલ્ય ફ્લિપ ફ્લોપમાં સંગ્રહિત થાય છે તેથી લાઇનને વધુ ઊંચી રાખવાની જરૂર નથી તેથી પ્રોસેસર વિક્ષેપને તપાસી શકે છે જે ઓળખવામાં આવે છે અને તેથી તે તપાસે છે કે ત્યાં કોઈ વિક્ષેપ થયો છે કે કેમ અને તે મુજબ તે એવું કરી શકે છે અને નવો વિક્ષેપ આવે તે પહેલાં લાઇન 0 પર અને 1 પર પાછી જવી જોઈએ તો આ બીજી સારી બાબત છે જેમ કે અન્યથા લેવલ ટ્રિગર થયેલ વિક્ષેપ માટે શું થાય છે કે જો પ્રોસેસર જેવું EI લાઇનને સક્ષમ કરે કે તરત જ EI બીટ ચલાવવામાં આવે છે અને પછી જો તે લાઇનની કિંમત હજુ પણ 1 હોય તો એટલે કે જો ઇન્ટરપ્ટ લાઇન હજુ પણ 1 હોય તો તે અન્ય વિક્ષેપ તરીકે સમજાશે પરંતુ ઍજ ટ્રિગરિંગમાં તે ઍજ પર આધારિત હોય છે તેથી જો બીજી ઍજ ન આવી હોય અને તે લાઇનની વચ્ચે હોય અને તે 0 થી નીચે ન આવી હોય અને પછી ફરીથી તે વધીને 1 થઈ ગઈ હોય અને જો તેમ ન થયું હોય તો તેને નવા વિક્ષેપ તરીકે લેવામાં આવશે નહીં તેથી આ રીતે ઍજ ટ્રિગરિંગ મદદરૂપ થઈ શકે છે અને પછી આ RST 6 5 અને 5 5 લેવલ સેન્સિટિવ છે અને જ્યાં સુધી પ્રોસેસર વિક્ષેપની તપાસ ન કરે ત્યાં સુધી વિક્ષેપિત સિગ્નલ હાજર રહેવું જોઈએ તેથી આ રીતે આ ટ્રિગરિંગ સ્તરો છે જેથી આપણને વિવિધ સંયોજનો મળ્યા છે જેમ કે INTR એ લેવલ ટ્રિગર્ડ ઇન્ટરપ્ટ પણ છે તેથી આપણી પાસે 8085 પ્રોસેસર માં માઇક્રોમાં આ તમામ સંયોજનો ઉપલબ્ધ છે તેથી તમે જે ઉપકરણને કનેક્ટ કરવા જઈ રહ્યા છો તેના પર આધાર રાખીને આ લેવલ ટ્રિગરિંગ અને ઍજ ટ્રિગરિંગ હોઈ શકે છે અને તે મુજબ આપણે ઇન્ટરપ્ટ નો પ્રકાર પસંદ કરી શકીએ છીએ કે જેની સાથે તેને કનેક્ટ કરવું જોઈએ તેથી આગળનો ભાગ એ છે કે કેટલીકવાર આપણે વર્તમાન માસ્ક સેટિંગ શું છે તે જોવા માંગીએ છીએ કારણ કે કદાચ આપણે વર્તમાન માસ્ક સેટિંગ ને ખલેલ પહોંચાડવા માંગતા નથી અને ફક્ત તેને થોડું બદલવા માંગીએ છીએ જેથી તમે સંપૂર્ણપણે નવું સેટિંગ મૂકવા માંગતા નથી પરંતુ તેમાં માત્ર થોડો ફેરફાર કરવા માંગો છો તેથી તે હેતુ માટે RIM નામની બીજી સૂચના છે જે વાંચવામાં ઇન્ટરપ્ટ માસ્ક તરીકે વાંચવામાં આવે છે તો તે શું કરશે તે દરેક ઇન્ટરપ્ટ પિન અને માસ્ક ની સ્થિતિ દર્શાવતી 8 બીટ પેટર્ન સાથે એક્યુમ્યુલેટર ને લોડ કરશે તેથી ત્યાં શું થાય છે કે ત્યાં RST 7 5 મેમરી છે તેથી R 7 5 છે જેથી બીટ નંબર 6 આવે પછી આ 6 5 પિનની સ્થિતિ આવશે અને આ 5 5 પિન અહીં આવશે પછી આ ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લેગ આવશે જેથી તે બીટ નંબર 3 તરીકે આવશે અને આ માસ્ક ફ્લિપ ફ્લોપ કરશે અને સામગ્રી M 7 5 અને 5 5 તેઓ બિટ્સ 2 1 અને 0 પર આવશે અને પછી આ બીટ નંબર 7 આવશે તેથી આ સીરીયલ ઇનપુટ ડેટા અથવા સીરીયલ ડેટા ઇનપુટ માટે અનામત છે તેથી આ RIM સૂચનાનો ઉપયોગ સીરીયલ ડેટા ઇનપુટ માટે પણ થાય છે તો સીરીયલ ડેટા આઉટપુટ માટે SIM નો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેથી સીરીયલ ડેટા ઇનપુટ માટે RIM નો ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી જો આપણે તેનો ઉપયોગ ન કરતા હોય તો તે બીટ કાઢી નાખવાની જરૂર હોય છે પરંતુ અન્યથા બાકીના બિટ્સ તેઓ આપણને પ્રોસેસર માં વર્તમાન ઇન્ટરપ્ટ માસ્ક સેટિંગ આપશે અને આનો સંપૂર્ણ ઉપયોગ થશે જો તમે અન્ય લોકોને ખલેલ પહોંચાડ્યા વિના માસ્ક સેટિંગ ને સહેજ બદલવા માંગતા હોવ તો તમે આ ચોક્કસ પરિસ્થિતિનો ઉપયોગ કરી શકો છો તેથી આ RIM સેટિંગ આ વસ્તુ અગાઉના ડાયાગ્રામ ને અસર કરશે તેથી તે આ રીતે બતાવવામાં આવે છે તો આ સીરીયલ ડેટા લાઇન છે તેથી SID પિનમાં જે પણ ઉપલબ્ધ હોય તે અહીં SDI બીટ માં ઉપલબ્ધ હશે પછી જો અમુક RST 5 5 વિક્ષેપ બાકી હોય તો આ p 7 5 બીટ 1 છે અને જો 6 5 બાકી હોય તો p 6 5 એ 1 છે અને આ 7 5 બાકી હોય તો આ p 7 5 6 5 અને 5 5 છે તેથી 7 5 એ સંખ્યા 6 છે તેથી 7 5 એ બીટ નંબર 6 પર છે તેથી આ 7 5 હોવું જોઈએ અને તે 5 5 ન હોવું જોઈએ તેથી આ 7 5 હશે આ 5 5 હોવું જોઈએ તેથી 5 5 6 5 તેઓ અનુરૂપ પેન્ડિંગ બિટ્સ ને સંગ્રહિત કરી રહ્યાં છે તો આ I E બિટ્સ છે તેથી ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ હોય કે ન હોય પરંતુ આ અહીં સંગ્રહિત કરવામાં આવશે અને આ માસ્ક કરેલા બિટ્સ છે બરાબર તેથી આ રીતે હું RIM સૂચના દ્વારા આ સંપૂર્ણ સ્થિતિ મેળવી શકું છું તેથી આ બીટ 0 થી 2 સુધી તેઓ RST 7 5 6 5 5 5 માટે માસ્ક ની વર્તમાન સેટિંગ બતાવે છે જેથી તેઓ તમને માસ્ક ફ્લિપ ફ્લોપ નું કન્ટેન્ટ આપશે અને તેનો ઉપયોગ માસ્ક સેટિંગ ને વાંચવા માટે પ્રોગ્રામ દ્વારા કરી શકાય છે પછી બીટ 3 છે તેથી આનો ઉપયોગ એ બતાવવા માટે થાય છે કે શું માસ્કેબલ ઇન્ટરપ્ટ પ્રોસેસિંગ સક્ષમ છે કે નહીં તે ઇન્ટરપ્ટ સક્ષમ ફ્લિપ ફ્લોપ ની સામગ્રી પરત કરશે અને તેનો ઉપયોગ પ્રોગ્રામ દ્વારા તે નક્કી કરવા માટે થઈ શકે છે કે ઇન્ટરપ્ટ્સ સક્ષમ છે કે નહીં અને જો તમે એ તપાસવા માંગતા હોવ કે ઇન્ટરપ્ટ્સ સક્ષમ છે કે નહીં તો તમે RIM સૂચનાનો અમલ કરી શકો છો અને પછી વિક્ષેપો સક્ષમ છે કે કેમ તે જોવા માટે તેનો બીટ નંબર 3 તપાસો હવે આ બિટ્સ 4 થી 6 વાસ્તવમાં આપણને બાકી વિક્ષેપ બનાવવા માટે છે અને જેમ આપણે 5 5 7 5 6 5 અને 5 5 4 અને 5 માટે કહ્યું એ રીતે તેઓ RST 5 5 ની સ્થિતિ પરત કરશે અહીં બીટ 6 તે RST 7 5 મેમરી ફ્લિપ ફ્લોપ ને પરત કરશે તેથી આ 7 બિટ્સ 7 સીરીયલ ડેટા ઇનપુટ માટે છે અને પછી RIM સૂચના સીરીયલ ઇનપુટ ડેટા માટે છે અને ત્યાં ગમે તે SID પિન હોય અને ગમે તે ડેટા આવે તો પણ તે બીટ નંબર 7 પર આવશે હવે કારણ કે ત્યાં ઘણી બધી વિક્ષેપ રેખાઓ હોવાથી એટલે કે ત્યાં 5 વિક્ષેપ રેખા છે તેથી ISR દરમિયાન વિક્ષેપ આવી શકે છે અને તે બાકી રહી શકે છે તેથી RIM સૂચનાનો ઉપયોગ કરીને આપણે કોઈપણ વિક્ષેપો બાકી છે કે કેમ તે તપાસી શકીએ છીએ અને જો તમે તે વિક્ષેપને તે મુજબ પ્રતિસાદ આપવા માંગતા ન હોવ તો આપણે તે ફ્લિપ ફ્લોપ ને સાફ કરી શકીએ છીએ તેથી RST ના વિક્ષેપને શોધવામાં સમર્થ હોવાનો આ ફાયદો છે કહો કે 7 5 ઉતાવળ કર્યા વિના આ INTR જેવા નિમ્ન સ્તરના વિક્ષેપને સક્ષમ કરવા માટે છે તેથી આપણે સક્ષમ INTR ને ફરીથી સેટ કરવા માંગતા નથી તેથી આપણે ફક્ત અન્ય વિક્ષેપોને ઍક્સેસ કરવા માંગીએ છીએ તો આપણે તે કરી શકીએ છીએ તેથી 5 5 અને 7 5 માટે માસ્ક ને સંશોધિત કર્યા વિના RST 6 5 ને સક્ષમ કરવા માટે કેવી રીતે માસ્ક સેટ કરવું તે બતાવવા માટે આ એક ઉદાહરણ છે 5 અને 7 5 જે પણ સેટિંગ કરવામાં આવે છે તે ચાલુ રાખવું જોઈએ અને આપણે ફક્ત RST 6 5 બીટ ને સક્ષમ કરવા માંગીએ છીએ તેથી આપણે 5 5 અને 7 5 ની વર્તમાન સેટિંગ જાણવા માટે પહેલા RIM સૂચનાનો અમલ કરવો પડશે અને પછી આપણે એક્યુમ્યુલેટર માં ફેરફાર કર્યા પછી SIM સૂચનાનો ઉપયોગ કરવો પડશે તો આપણે આ વસ્તુ કરી શકીએ છીએ તેથી ધારો કે RST 5 5 અને 7 5 ના વર્તમાન સેટિંગ ત્યાં સક્ષમ છે અને વિક્ષેપિત પ્રોસેસર અક્ષમ છે તો આ વર્તમાન સેટિંગ છે તેથી જો તમે RIM સૂચના એક્ઝિક્યુટ કરશો તો તમને આના જેવી બીટ પેટર્ન મળશે કારણ કે આ 5 5 અને 7 5 છે તેથી ત્યાં સક્ષમ 6 5 હવે નિષ્ક્રિય છે અને ઇન્ટરપ્ટ સક્ષમ એ અક્ષમ છે હવે આ પેટર્ન મેળવ્યા પછી આપણે હવે એક નવો માસ્ક સેટ કરવો પડશે તેથી આ બીટ 4 MSE બીટ 1 પર સેટ થશે જેથી 08h સાથેની સામગ્રી આ સામગ્રી 08h સાથે ઉમેરવામાં આવે છે જેથી આ બીટ બને અને પછી આપણે 0DH સાથે તાત્કાલિક ANI કરીએ છીએ તેથી જ્યારે તમે આ કરો છો ત્યારે આ સીરીયલ ડેટા ને બંધ કરશે એટલે કે આ SDE બીટ છે તે બંધ થઈ જશે અને આપણે ઇચ્છીએ છીએ પરંતુ તમે તે 7 5 રીસેટ કરશો નહીં અને આપણે એ વાત કરવા નથી માંગતા કે ત્યાં 7 તેથી તે રીતે 7 5 ને સ્પર્શ કરવામાં આવશે નહીં આ M 7 તેથી મૂલ્ય ગમે તે હોય પરંતુ તે 1 સાથે સમાપ્ત થાય છે તેથી મૂલ્ય ફક્ત અહીં આવશે પછી આ 6 5 બંધ થાય છે તેથી 6 5 આ 1 છે તેથી આ M 6 તેથી આ 0 છે આ 1 છે તેથી આ 1 આ માટે છે આ MSC માટે આવે છે તેથી આ 7 તેથી તે ચાલુ રહે છે 5 આ બીટ 0 બને છે તેથી આ તે સાથે સમાપ્ત થશે અને તે મુજબ આપણને અહીં 0 મળશે તેથી આ પ્રક્રિયા આ M 6 5 કરશે તો આ વિક્ષેપ સક્ષમ કરવામાં આવ્યો હતો તો આ વિક્ષેપ નિષ્ક્રિય કરવામાં આવ્યો હતો અને પછી આ વિક્ષેપ સક્ષમ બને છે જ્યાં આ 7 5 અને 5 5 ની સ્થિતિ યથાવત રહે છે અને 6 5 તે અગાઉ નિષ્ક્રિય કરવામાં આવ્યું હતું તે હવે સક્ષમ બની જશે તેથી અન્ય વિક્ષેપને સ્પર્શ કર્યા વિના તમે ચોક્કસ વિક્ષેપ ને સુરક્ષિત રીતે રીસેટ કરી શકો છો